હેલો દરેક એન્જિનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટીએલ ઓનલાઇન સર્ટિફિકેશન કોર્સ માં આપનું સ્વાગત છે આપણે આઇસોમેટ્રિક પ્રોજેક્શન્સને આવરી લઈએ છીએ અને આપણે મોડ્યુલ નંબર 6 માં છીએ તેથી છેલ્લા ક્લાસમાં અમે પેરેલલ પ્રોજેક્શન અને પરસ્પેક્ટીવ પરસ્પેક્ટીવ પ્રોજેક્શન્સ નામની એક અલગ પ્રકારની પ્રોજેક્શન ટેકનીકીઓ જોઇ છે તેમાં અમે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ ઓબ્લીક પ્રોજેક્શન્સ અને પરસ્પેક્ટીવ પ્રોજેક્શન્સ નોંધ્યા છે જ્યાં અમે ઓકસોનોમેટ્રિક પ્રોજેક્શન્સ સાથે ગયા હતા જે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન્સ નો ભાગ છે તેમાં આઇસોમેટ્રિક પ્રોજેક્શન્સ ડાયમેટ્રિક અને ટ્રાઇમેટ્રિક વિશે શીખવાનો પ્રયાસ કરોએ તો પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આઇસોમેટ્રિક પ્રોજેક્શન ડાયમેટ્રિક પ્રોજેક્શન અને ત્રિમેટ્રિક પ્રોજેક્શન શું છે બંને બાજુએ જો તે બરાબર હોય અને હોરિઝન્ટલ અને પુરા ઓબ્જેક્ટ સાથે 30 ડિગ્રી બનાવતી હોય તો આપણે આ રીતે કે કરીએ છીએ કે ક્યુબઇડ એક ષટ્એંગલ જેવું લાગે છે જેને આપણે આઇસોમેટ્રિક પ્રોજેક્શન કહીએ છીએ ડિમેટ્રિક પ્રોજેક્શન્સ માં અમારી પાસે જુદા જુદા ખૂણાઓ જેવું કંઈક છે જે 30 ડિગ્રી કરતા ઓછું છે અહીં તે 15 ડિગ્રી છે અને ટ્રાયમેટ્રિકમાં આપણી પાસે ત્રણ અલગ અલગ ખૂણા અને કંઈક હશે જેમ કે 30 ડિગ્રી કરતા ઓછું અને 30 ડિગ્રીથી વધુ આવા પ્રકારનાં પ્રોજેક્શન્સ જેને આપણે ટ્રાઇમેટ્રિક પ્રોજેક્શન્સ કહીએ છીએ જો આજના ક્લાસમાં આ આઇસોમેટ્રિક પ્રોજેક્શન્સ ને દોરવા માટે એક લંબચોરસ બોક્સ આપવામાં આવે છે તો આપણે તે વિશેષ રીતે એક લંબચોરસ કેવી રીતે કરવું તે વિશે શીખીશું જો તે પ્લેન માં પડેલું હોય તો તે કેવી રીતે આઇસોમેટ્રિક પ્રોજેક્શન્સ દ્વારા વિઝ્યુલાઇઝ કરી શકાય તો ચાલો એક લંબચોરસનું ઉદાહરણ લઈએ હવે અમારી પાસે પહોળાઈ 30 મીમી અને લંબાઈ 50 મીમીની લંબચોરસ છે ચાલો આપણે ખૂણાના પોઇન્ટને એ બી C અને D તરીકે નામ આપીએ હવે આપણે આ લંબચોરસ માટે પ્રોજેક્શન બનાવવા માંગીએ છીએ આપણે જે કહેવાની કોશિશ કરી રહ્યા છીએ તેમાંથી ત્રણ જુદા જુદા પ્રકારનાં પ્રોજેક્શન શક્ય છે એક જેને આપણે રાઈટ હેન્ડ વર્ટિકલ ફેસ કહીએ છીએ તે એક આઇસોમેટ્રિક પ્રોજેક્શન છે લેફટ હેન્ડ વર્ટિકલ ફેસ પણ આઇસોમેટ્રિક પ્રોજેક્શન્સ છે અને તે હોરિઝન્ટલ ફેસનો ટોપનો વ્યૂ હવે ચાલો આપણે આ પ્રોજેક્શનને સ્ટેપ તું સ્ટેપ જોઈએ આઇસોમેટ્રિક પ્રોજેક્શન્સમાં સૌ પ્રથમ આપણે આ આઇસોમેટ્રિક એક્ષસ નું નિર્માણ કરવું છે જ્યાં લંબાઈને સાચા પાયે ધોરણે માપી શકાય છે તેથી તે કરવા માટે આપણે સૌ પ્રથમ આ રાઈટ હેન્ડ વર્ટિકલ ફેસ શીખીશું ઉદાહરણ તરીકે જો મારી પાસે એક લંબચોરસ હોય અને હું તેને થોડો વળેલું રાઈટ સાઇડ થી તે રીતે જોવાનું પસંદ કરું છું કે તે લંબચોરસ જેવો દેખાય છે જેને આપણે રાઈટ હેન્ડ વર્ટિકલ ફેસ કહીએ છીએ તેથી તમારા હાથ જેવું કંઇક છે રાઈટ સાઇડથી તે કેવી દેખાય છે તે જોવા માટે સહેજ ફેરવો તેથી આપણે જે કરવાનું છે તે પહેલાં હોરિઝન્ટલ લાઈન બનાવવી અને 30 ડિગ્રી લાઇન દોરવી કારણ કે આઇસોમેટ્રિક પ્રોજેક્શન્સ માટે 30 ડિગ્રી લાઇન A ઈન્કલાઈન લાઈન ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે લંબાઈ AB ગમે તે હોય તે સમાન લંબાઈ તેને આ આઇસોમેટ્રિક પ્લેન નિર્માણ પર A અને B તરીકે આઇસોમેટ્રિક પ્લેન બનાવે છે તેથી તેને એક A B યાદ કરો કારણ કે આપણે તેને આઇસોમેટ્રિક એક્ષસ પર દોરી રહ્યા છીએ સાચી લંબાઈ જે આપણે જોઈશું તેથી જે પણ AB અને આ AB તે જ છે હવે A માંથી એક કાટખૂણે ઉપર એ જ રીતે B થી C સુધી પેરેલલ AB લાઇનથી B સુધી સીધા કાંઠો BC ત્યાં બીજો અને BC સ્થિત અંતર ગમે ત્યાં હોય તો વર્ટિકલ લાઈન દોરો તેના પર આ લંબચોરસ પર આપણે જે પણ BC લંબાઈ છે તે ઇસોમેટ્રિક વ્યૂ પર સમાન લંબાઈ દોરો પછી તમારા ડ્રાફ્ટરને આ લાલ લાઇનની પેરેલલ વાપરો તે પોઇન્ટC પરથી પસાર થતી વધુ એક લાઇન દોરો જ્યાં આ કાટખૂણે લાઈનનો અર્થ થાય છે આ હોરિઝન્ટલ લાઈન તેને D કહે છે તેથી હવે આપણી પાસે પોઇન્ટ્સ ABCD છે અને આ પ્રથમ આઇસોમેટ્રિક વ્યૂ છે કારણ કે આપણે છીએ રાઈટ હેન્ડ વર્ટિકલ ફેસ પરથી તેને ઓબ્ઝર્વેશન કર્યું એ જ રીતે લેફ્ટ હેન્ડ વર્ટિકલ ફેસ બનાવીએ તે જ પ્રક્રિયા માટે આપણે પહેલા ની જેમજ કરીશું આપણે હોરિઝન્ટલ લાઈન દોરીશું પછી B ના સંદર્ભમાં એક ઈન્કલાઈન લાઈન દોરીશું જે આપણે તેને ફેરવી રહ્યા છીએ તેથી આ વેરિયેબલ ને નામ આપો હું દિલગીર છું કે આ A હોવાનું માનવામાં આવે છે આ B છે આ C છે અને આ D છે 30 ડિગ્રીની લાઈન દોરો આપણી પાસે જે AB અંતર છે તે જ અંતર છે જે આપણી પાસે છે માર્ક AB એક કાટખૂણે લાઈનનું નામ તેને C રાખો તેવી જ રીતે કાંઈ AD લંબાઈ હોય ત્યાં કાટખૂણે લાઈન છોડો આપણી પાસે સમાન AD લંબાઈ છે તેને જોડવા માટે AB લાઇન પર પેરેલલ લાઇન દોરો આ રીતે આપણે લેફ્ટ હેન્ડ વર્ટિકલ ફેસ આઇસોમેટ્રિક વ્યૂ બનાવીએ છીએ જો આપણે આ શું કરવા જઈશું તેહોરિઝન્ટલ ફેસનો ટોપનો વ્યૂ છે હોરિઝન્ટલ લાઈન દોરો ઈન્કલાઈન લાઈન દોરો 30 ડિગ્રી બીજી ઈન્કલાઈન લાઇન 30 ડિગ્રી AB લંબાઈ ગમે તે હોય તે જ AB લંબાઈ B અને CDથી સમાન AD લંબાઈ ડ્રોપ કાટખૂણે જુએ AD લંબાઈ ગમે તે શોધો તો ઉપરના વ્યૂમાંથી આપણે તે રીતે આઇસોમેટ્રિક વ્યૂ બનાવીશું હવે ચાલો જોઈએ કે ત્રિએંગલ કેવી રીતે બનાવવું અને તે આઇસોમેટ્રિક પ્રોજેક્શન્સ શું છે ત્રિએંગલ AB છે કદાચ કોઈને ચોક્કસ ઈન્કલાઈન એંગલથી આપવામાં આવે છે તેમાં 30 યુનિટનો આધાર છે અને આ ખૂણામાંથી એક 45 ડિગ્રી છે બીજો એંગલ 60 ડિગ્રી છે આ ત્રિએંગલ આપણે તેને એવી રીતે ફેરવવા માંગીએ છીએ કે આઇસોમેટ્રિક વ્યૂ આપણે તેને આધાર 30 ડિગ્રી સાથે કલ્પના કરી શકીએ આ પ્રકારની કોઈપણ ઓબ્જેક્ટ્સ માટેનું પ્રથમ સ્ટેપ્ આ ઓબ્જેક્ટ્સને લંબચોરસથી એનક્લોઝ કરે છે જો તમે લંબચોરસ કેવી રીતે દોરવાનું તે શીખી રહ્યાં છો તે જ રીતે અમે અન્ય પોઇટ માપીએ છીએ અને તે લંબચોરસ સાથે અલાઈન કરીશું અને તેને ફેરવો તે સૌથી સહેલો રસ્તો છે જેને આપણે લોકપ્રિય રીતે બોક્સ પદ્ધતિ કહીએ છીએ તેથી લંબચોરસ દોરવા માટે પહેલા ABCD લાઇનો આ ત્રિકોણને આ લંબચોરસમાં બંધ કરો હવે આ સમગ્ર લંબચોરસ તે 30 ડિગ્રી લાઇન સાથે પેરેલેલોગ્રામ તરીકે ફેરવવી પડશે તેથી કેવી રીતે આપણે લંબચોરસ ABનું નિર્માણ કર્યું છે તે B કાટખૂણે લાઈનથી હવે રાઈટ ફ્રજ માટે સ્થિત AB પોઇન્ટ પર 30 ડિગ્રી લાઇન દોરો તેથી B પણ કાટખૂણે લાઈન A પણ પરપેનટીકયુલર લાઈનથી અને ABની પેરેલલ BC ના અંતરે આ લંબચોરસ દોરો તેથી આપણે જાણીએ છીએ કે આ લંબચોરસ કેવી રીતે બનાવવું તેથી આપણે AB AD લાઇનો પછી BC લાઇનો અને પછી CD લાઇનોનું દોરી એ છીએ હવે પોઇન્ટ1 થી ત્રિએંગલ માટે આપણે તેને લંબચોરસ પર શોધી કાઢવું છે કે તે લંબચોરસ પર C થી 1 અંતર શું છે તે અંતર પસંદ કરો તે જ રીતે CD લાઇન સ્થિત C 1 પર છે તેથી તમારા કંપાસ અથવા ડિવાઇડરનો ઉપયોગ કરો કે તે લંબાઈ અહીં લંબાઈ ટ્રાન્સફર કરો પછી તે પોઇન્ટને 1 તરીકે યાદcકરો એકવાર આપણે 1 પોઇન્ટ અને AB પોઇન્ટ જાણીએ પછી અમે તેમાં જોડાઈ શકીએ આ રીતે ઇસોમેટ્રિક વ્યૂ આપણે તેને બનાવી શકીએ છીએ એ જ રીતે જો આપણે ઇસોમેટ્રિક પ્લેન્સમાં લેફ્ટ સાઈડ ફ્રન્ટ વ્યૂ રાખવા માંગતા હો તો પ્રથમ હોરિઝન્ટલ લાઈન દોરો એક પોઇન્ટઆપણે તે દિશામાં ફેરવી રહ્યા છીએ તેથી અહીં એક લાઈન 30 ડિગ્રી ટ્રાન્સફર AB લંબાઈ દોરો બાકીની લંબચોરસ BC લાઇન વર્ટિકલ AD લાઇનો પણ વર્ટિકલ બનાવો તેમને દોરો અહીં 1 થી C લંબાઈ ટ્રાન્સફર કરો કોઈ પણ D 1 લંબાઈને તે જ રીતે ટ્રાન્સફર કરી શકે છે આપણે D 1 કેવી રીતે ટ્રાન્સફર કરી શકીએ છીએ આપણે તેને ત્યાં 1 સેન્ટિ લંબાઈ ટ્રાન્સફર કરી શકીએ છીએ એકવાર અમારી પાસે આ પોઇન્ટ 1 થઈ ગયા પછી હવે ત્રિએંગલ બનાવવા માટે A 1 B માં જોડાઓ હવે આપણે તેને કેવી રીતે બનાવવું તેના વ્યૂ માં છે તેથી એક એક્ષસમાંથી અમને આઇસોમેટ્રિક થીમની જરૂર છે તેથી એનો અર્થ A કે AB લાઇનનો ઉપયોગ આઇસોમેટ્રિક એક્ષસમાંથી એક તરીકે કરો કે જેના પર આપણે તેને બનાવી શકીએ ઉપરના વ્યૂ માટે અમને વધુ એક આઇસોમેટ્રિક એક્ષસની પણ જરૂર છે તે હેતુ માટે AD લાઇનનો ઉપયોગ કરો તેથી AB અને AD આપણે એવી રીતે ફેરવી રહ્યા છીએ કે તેઓ સમાન એંગલ બનાવશે તો ચાલો તે જોઈએ પ્રથમ અમે 30 ડિગ્રી લાઈન દોરીએ છીએ A જ રીતે એક વધુ 30 ડિગ્રી લાઇન નામ દોરો તે ટ્રાન્સફર AD લંબાઈ તેવી જ રીતે આ પ્લેન પર AB લંબાઈ ટ્રાન્સફર કરો એકવાર અમે ટ્રાન્સફર કરીશું કે આપણે આ પોઇન્ટને B અને D જાણીએ છીએ હવે AB લાઇનની પેરેલલ BCના અંતરે એક વધુ લાઇન દોરો તેથી અમારી પાસે પોઇન્ટ C છે હવે 1 થી C લંબાઈ અહીં C થી 1 ટ્રાન્સફર કરો એકવાર તે કનેક્ટ પોઇન્ટ A B અને 1 થઈ જાય તે પછી ટોપની વ્યૂમાં આપણી પાસે આઇસોમેટ્રિક પ્રોજેક્શન છે તેથી આ આઇસોમેટ્રિક પ્રોજેક્શન વિશે હતું જો તમારી પાસે કોઈ ઓબ્જેક્ટ હોય કે જો તમે એવી રીતે ફરતા હોવ કે તે બંને પ્લેન પર સમાન ખૂણા બનાવે છે જે આપણે આ આઇસોમેટ્રિક પ્રોજેક્શન ને બનાવવાની રીત છે તે કોઈપણ જટિલ ઓબ્જેક્ટ હોઈ શકે છે પરંતુ પ્રથમ આપણે તેને લંબચોરસમાં જોડવું પડશે તે લંબચોરસને આઇસોમેટ્રિક એક્ષસમાંથી એકને 30 ડિગ્રી સાથે સરખાવાનુંનું હોય ત્યારે ફેરવો પછી લંબચોરસ લાઈનઓ અને પેરેલલ સાથે આ લંબચોરસની સાચી લંબાઈ આના પર ટ્રાન્સફર કરવી આ પ્રકારની લાઈનઓ અને પોઇન્ટ શોધો જે આપણે તેને ટ્રાન્સફર કરવા માંગીએ છીએ તેથી પેન્ટાગોન 1 2 3 4 અને 5 ના પોઇન્ટ આપણે તેને આ પેરેલેલોગ્રામ ABCD પેરેલેલોગ્રામ પર ટ્રાન્સફર કરવાના છે ઉદાહરણ તરીકે જે પણ લાઇન A 1 સમાન A 1 લાઇન આપણે તેને માર્ક કરીશું જેથી તે પ્રથમ પોઇન્ટકરવામાં આવશે તો પછી જે કંઇ B 2 લંબાઈ હોય અથવા A થી 2 લંબાઈ જેટલી લંબાઈ આપણે તેનો ઉપયોગ A થી 1 કરીશું એ જ રીતે પહેલા આપણે A 1 A 2 લંબાઈ પછી B થી 3 શોધીએ જે પણ B 3 લંબાઈ હોય તે જ B 3 આપણે તેને શોધીશું C 4 C થી 4 સમાન લંબાઈ સુધી અમે તેને શોધીશું પછી A 5 અમે તેને શોધી કાઢીએ પછી એકવાર આપણે પૂર્ણ થઈ ગયા પછી આપણી પાસે આ પોઇન્ટ લાઈનઓ દ્વારા જોડાયા છે હવે જો આપણે હોરિઝન્ટલ થી 30 ડિગ્રી ઈન્કલાઈન લાઇન સાથે ABને ફેરવી રહ્યા છીએ તો રાઈટ સાઈડ થી લેફ્ટ સાઈડ નો વ્યૂ નો બીજો આગળનો વ્યૂ એકવાર અમે તેની સાથે થઈ ગયા પછી અમે તે રીતે યોગ્ય લંબાઈને ટ્રાન્સફર કરીને પહેલી પોઇન્ટ 2 જી પોઇન્ટ 3 જી 4 5 મી પોઇન્ટ શોધી શકીએ છીએ વર્તુળ માટે તે કેવી રીતે કરવું તે ચાલો આપણે તે શીખીએ પ્રથમ પગલું હંમેશા વર્તુળને લંબચોરસમાં બંધ કરવું છે હવે જ્યાં પણ આ ઈન્ટરસેકશન છે ત્યાં વર્તુળ માટે તેમને 3 4 5 પોઇન્ટ નામ આપો હવે આગળના વ્યૂ પર પેરેલેલોગ્રામ અથવા રોમ્બ્સ બનાવો આપણે જોયું છે કે કેવી રીતે આ AB લાઇન 30 ડિગ્રી ટ્રાન્સફર બાકીની CD લાઈનો સાથે ટ્રાન્સફર કરવી જેથી આપણી પાસે આ ABCD લંબચોરસ હોય હવે CD અને AD ના મિડપોઇન્ટ્સ 3 અને 4 મેળવો તો CD પોઇન્ટ3 DA થી પોઇન્ટ 4 છે આ પોઇન્ટને આ ગોળમાં ટ્રાન્સફર કરવું પડશે તે હેતુ માટે આપણે કેવી રીતે કરીએ આ લંબચોરસ પર C થી 3 નું અંતર કેટલું છે તે માપવા માટે આપણે C જોયું છે હવે તમારા કંપાસ ડિવાઇડરનો ઉપયોગ ત્રણ પોઇન્ટ્સ માર્ક કરવા માટે કરો જ્યાં 3 C અહીં છે અને 3 C એકબીજાના બરાબર છે આ રોમ્બસ પર માર્ક કરવા એ જ રીતે D 4 અથવા A 4 અંતર તેને A થી 4 ગુણ કે જે 4 અને 3 તરીકે લોકેટ કરે છે ટોપ વ્યૂ માટે લંબચોરસને બંને બાજુ 30 ડિગ્રી સમાન એંગલ બનાવવું પડશે તેથી અમે એવી રીતે ફેરવીએ છીએ કે AB લાઇનો આને 30 ડિગ્રી બનાવે છે અને તે જ રીતે AD લાઈન પણ 30 ડિગ્રી બનાવે છે તેથી અમે અહીં જે AD લંબાઈ સમાન AD લંબાઈ શોધીએ છીએ તેને શોધીશું A જ રીતે AB લંબાઈ આપણે શોધીશું એકવાર તે થઈ જાય પછી આપણે આ લંબચોરસ બનાવી શકીએ પછી લંબાઈ A 1 B 2 B 3 C 4 અને D 5 લંબાઈને યોગ્ય રીતે ટ્રાન્સફર કરી શકીએ તેથી કે આપણી પાસે 1 લી 2 જી 3 જી 4 થી 5 મી પોઇન્ટ હશે ટોપની વ્યૂમાં પોઇન્ટને જોડી પેન્ટાગોન બનાવો એકવાર તે B થી Cમાં લાઈન છોડો તે જ રીતે એક લાઈન B 2 4 માં જોડાઓ અને જ્યાં આ ઈન્ટરસેકશન થઈ રહ્યું છે ત્યાં A થી C ડાયાગોનલ લાઈન જોડો હું તે ફરી કરું છું તેથી B ને તે ચોથા ભાગમાં જોડો તે જ પોઇન્ટને B સાથે ત્રીજા પોઇન્ટપર જોડો જ્યાં તે ડાયાગોનલ લાઈન ક્રોસ કરવા જઇ રહી છે ત્યાં તે પોઇન્ટ 1 અને 2 સેન્ટર તરીકે 1 અને 2 નો ઉપયોગ કરો તેથી સેન્ટર તરીકે તે 1 અને 2 નો ઉપયોગ કરીને 1 3 ની લંબાઈ કેટલી છે તે માપે છે પછી ત્યાંથી પસાર થતી બધી રીતે એક આર્ક દોરો સેન્ટર તરીકે 1 ત્રિજ્યા તરીકે 1 એક સરળ ચાપ દોરો જે છેદેલા પોઇન્ટ5 છે 3 અને 4 ને કનેક્ટ કરવા માટે આપણે B કેવી રીતે સ્થિત કર્યું છે તે જ રીતે D થી તે છેડે અને આ છેડે સુધી રચાય છે 5 પોઇન્ટ 5 અને 6 પોઇન્ટ ટ્રક કરો તેથી એકવાર આપણે જાણીશું કે વર્તુળ આર્ક દોરે છે તે જ રીતે સેન્ટર તરીકે 2 નો ઉપયોગ કરીને 6 થી પસાર થતી બીજી આર્ક દોરો હવે સરળ વળાંક દ્વારા 6 થી 5 તે જ રીતે 4 થી 3 છોડો તેથી તમારું વર્તુળ આઇસોમેટ્રિક વ્યૂમાં લંબગોળમાં બને છે એ જ રીતે જો આપણે લેફ્ટ સાઈડ નો વ્યૂ જોઈએ છે તો અમે તે જ પ્રક્રિયાને ફરી કરીએ છીએ જે પેરેલલ 30 ડિગ્રી લાઈન બનાવે છે આ રીતે AB પોઇન્ટ્સ સ્થિત કરો જે આપણા લંબચોરસને ટ્રાન્સફર કરે છે અને બાકીના લંબગોળનું બનાવીએ છીએ તો ચાલો આપણે તે સોલ્યુશન જોઈએ તેથી AB CD ટ્રાન્સફર કરવા માટે આ ડેટા પોઇન્ટ્સ 3 4 3 4 અને 6 6 કેન્દ્રો 2 અને 1 લોકેટ કરો ત્રિજ્યા વાપરો તેમને આર્ક દ્વારા વર્તુળોમાં જોડો ટોપની વ્યૂ માટે A જ પ્રક્રિયા AB લાઇન 30 ડિગ્રી બનાવે છે BC લાઇન 30 ડિગ્રી પેરેલેલોગ્રામ બનાવે છે પછી B થી આ ત્રીજા પોઇન્ટસુધી A જ રીતે B આ લંબચોરસથી 3 અને 4 પોઇન્ટ ટ્રાન્સફર કરીને ચોથા પોઇન્ટતરફ બધી રીતે જાય છે આ આઈસોમેટ્રિક સેન્ટર 1 2 બનાવો અને પછી આ લંબગોળ મેળવવા માટે સરળ આર્ક્સ દ્વારા કનેક્ટ કરો તેથી જ્યારે તમે તેને ફેરવો ત્યારે તમારા વર્તુળને આઇસોમેટ્રિક વ્યૂ માં તે લંબગોળ જેવું લાગે છે અને આગામી ક્લાસમાં આપણે નક્કર ઓબ્જેક્ટ્સ માટે આ આઇસોમેટ્રિક પ્રોજેક્શન્સ કેવી રીતે કરવું તે વિશે શીખીશું